ફરીથી આપનું સ્વાગત છે આ વ્યાખ્યાન નંબર 42 છે અને આપણે વેક્ટર સ્પેસિસ ની આપણી ચર્ચા ચાલુ કરીશું આજે ખાસ આપણે બેઝિસ ઓફ વેક્ટર સ્પેસ અને વેક્ટર સ્પેસ ના ડાયમેન્શન વિશે પણ વાત કરીશું તેથી આગાઉના વ્યાખ્યાનને ફરીથી થોડું યાદ કરીએ તેથી આપણે જોયું હતું કે આ વેક્ટર આ 3 વેક્ટર 1 1 1 1 1 0 1 0 0 1 0 1 ના સેટ છે આ 4 વેક્ટર R3 ના સ્પાનિંગ સેટ માંથી છે તેનો અર્થ એ હતો કે R3 ના કોઈપણ તત્વને આપણે આ 4 વેક્ટર ના લિનિયર સંયોજનના સ્વરૂપમાં લખી શકીએ આ લિનિયર સંયયોજન બરાબર v1 v2 v3 આ છે જે આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ની મદદ થી જોયું હતું આ તે હતું જે આપણે આગાઉના વ્યાખ્યાન માં જોયું હતું Bv1 v2 v3 અને આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ માંથી જયારે આપણે આ રો ના એકલોન સ્વરૂપને ઘટાડીએ ત્યારે આપણે આ પ્રમાણે અવલોકન કરવાનું છે આપણે આવલોકન કરવાનું છે કે આ 3 પાઇવોટ કોલમ 1માં છે આપણી પાસે કોલમ 2 માં પણ પાઇવોટ છે અને કોલમ 3 માં પણ પાઇવોટ છે જયારે કોલમ 4 માં પાઇવોટ નથી અને આ તે છે જેને આપણે મુક્ત ચલ કહીએ છીએ Bv1 v3 v1 v2 v1 તેથી આ સમીકરણોની પદ્ધતિની દ્વારા આપણે શું આવલોકન કરીએ છીએ કે લેમ્બડા 4 એ મુક્ત ચલ છે તેનો અર્થ એ છે કે આપણે આ લેમ્બડા 4 ને કોઈપણ કિંમત આપી શકીએ તેથી હવે આ લિનિયર સંયોજનો આપવા અહીં આપણી પાસે ફ્લેક્સિબિલિટી છે તેથી લેમ્બડા ની જુદી જુદી કિંમત લેતા આપણી પાસે જુદા જુદા લિનિયર સંયોજનો છે જે આપણને બરાબર v1 v2 v3 વેક્ટર આપે છે તેથી આ સ્પાનિંગ સેટ ની રચના કરે છે કારણ કે કોઈપણ વેક્ટર કે કોઈપણ અર્બિટરી વેક્ટર ને આપણે R3 સ્પેસ માંથી લઇ શકીએ અને આપેલા આ 4 વેક્ટર ના લિનિયર સંયોજનના સ્વરૂપમાં લખી શકીએ અહીં રસપ્રદ વાત એ છે કે આપણી પાસે વિશેષ રજૂઆત નથી કારણ કે આ મુક્ત ચલ છે તેથી જયારે આપણી પાસે મુક્ત ચલ છે ત્યારે આપણે આ લેમ્બડા 4 ને કોઈ પણ કિંમત આપી શકીએ અને આપેલા વેક્ટર ની આપણી રજૂઆત પણ બદલાઈ જશે તેથી આ લિનિયર સંયોજન પણ બદલાઈ જશે આપણે આગાઉના વ્યાખ્યાન માં તે પણ જોયું કે ઉદાહરણ તરીકે આ ચોથા વેક્ટર ને આપણે વેક્ટર તરીકે ગણતરી કરતા નથી તેનો અર્થ એ છે કે આપણી પાસે અહીં આ કોલમ નથી આ કોલમ ને આપણે હવે કાઢી શકીએ છીએ તેથી આ કિસ્સામાં આ પરિસ્થિતિ હતી અને હવે આપણે શું અવલોકન કરવાનું છે કે આપણી પાસે દરેક કોલમ પાસે પાઇવોટ છે અને ત્યાં કોઈ મુક્ત ચલ નથી તેનો અર્થ એ છે કે આપણી પાસે મુક્ત ચલ નથી આપણ ને સામાન્ય રીતે વિશેષ રજૂઆત મળે છે આ પદ્ધતિનો વિશેષ ઉકેલ મળે છે અને આ તે છે જે આજે આપણે ચર્ચા કરીશું કે 3 વેક્ટર્સ માટે આપણી પાસે સ્પાનિંગ સેટ છે અને આ 4 વેક્ટર્સ પણ સ્પાનિંગ સેટ ની રચના કરે છે ત્યારબાદ આપણે તે વિચાર સાથે આવીશું કે આપણે ખરેખર કેટલા ઓછામાં ઓછા વેક્ટર ની જરૂરિયાત છે તેથી તે આપેલા વેક્ટર સ્પેસ નો સ્પાન કરી શકીએ તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આપણે તે અવલોકન કર્યું કે આ 3 વેક્ટર્સ ને લેવાથી આપણે આખા વેક્ટર સ્પેસ ને સ્પાન કરી શકીએ છીએ અને વધુમાં મહત્વનો મુદ્દો એ છે કે જો આપણે આ 3 વેક્ટર્સ ને લઈએ તો આપણી પાસે R ના વેક્ટર સ્વરૂપની વિશેષ રજૂઆત છે પરંતુ જો આપણે 4 વેક્ટર્સ લઈએ તો હજી સુધી તે સ્પાનિંગ સેટ ની રચના કરે છે પરંતુ આપણને વિશેષ રજૂઆત મળતી નથી તેથી આ તથ્યોને મગજમાં રાખીને હવે આપણે બેઝિસ અને ડાયમેન્શન ની વ્યાખ્યા સાથે ચાલુ રાખીએ તેથી બેસિઝ એ લિનિયર ઈન્ડિપેન્ડેન્ટ સેટ છે જે વેક્ટર સ્પેસ ને સ્પાન કરે છે તેથી સરળ વ્યાખ્યા સ્પાનિંગ સેટ છે કારણ કે તે આખો વેક્ટર સ્પેસ V હોવું જોઈએ પરંતુ વધારાનું શું છે કે તે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ સેટ છે તેથી બેસિઝ એ કઈ નહિ પરંતુ સ્પાનિંગ સેટ છે જેની પાસે બધા લિનિયર ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ છે તેને આપણે બેસિઝ કહીએ છીએ જેમ કે આગાઉના ઉદાહરણમાં આપણી પાસે શક્યતાઓ હતી કે આ સ્પાનિંગ સેટ માં આ 4 વેક્ટર્સ લઈને અથવા ફક્ત આ 3 વેક્ટર્સ ને લઇ શકતા પરંતુ જો આપણે તે 3 વેક્ટર્સ ને લઈએ તો આપણે સરળતાથી તેને ઉકેલી શકીએ કે તે વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે પરંતુ સેટ માં 4 વેક્ટર્સ હોય તે સેટ લિનિયરલી ડિપેન્ડેન્ટ બને છે તે પણ આપણે તે સિદ્ધાંત ની મદદથી અવલોકન કરી શકીએ જે આપણે આગાઉના વ્યાખ્યાનમાં તે વિકસાવ્યું છે તેથી તે 3 વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને તેવા વેક્ટર્સ માટે આપણે તેમ કહી શકીએ કે તેઓ બેસિઝ ની રચના કરશે આ 4 વેક્ટર્સ કરશે નહિ કારણ કે તે 4 પણ સ્પાનિંગ સેટ છે પરંતુ તે ઉદાહરણ ની અંદર R ના બેસિઝ બનશે નહિ હવે ડાયમેન્શન તેથી બેસિઝ ની અંદર રહેલા તત્વોની સંખ્યાને વેક્ટર સ્પેસ નું ડાયમેન્શન કહે છે તેથી અહીં બેસિઝ માં કેટલા તત્વોની સંખ્યા છે તેને વેક્ટર સ્પેસ નું ડાયમેન્શન કહેવાય છે તેથી તે બે સંખ્યા બેસિઝ છે તે વેક્ટર્સ નો સેટ છે અને તે આપેલા વેક્ટર્સ નો સ્પાન છે અને આ સંખ્યાઓ વેક્ટર સ્પેસ ના ડાયમેન્શન વિશે કહે છે બંને ખુબજ મહત્વપૂર્ણ છે ફક્ત અહીં નોંધ લેશો કે V ની અંદર બધા વેક્ટર્સ ના આધાર પર લિનિયર સંયોજનના સ્વરૂપ માં એક સરખી રીતે લખી શકીએ અને આ તથ્યને આપણે આગાઉના ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ કે જયારે આપણી પાસે ત્યાં બેસિઝ હોય બેસિઝ નો અર્થ તમે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર છો જયારે આપણે આ V માંથી વેક્ટર્સ ને રજુ કરવા આપેલા વેક્ટર્સ ના લિનિયર સંયોજન વિષે વાત કરીએ અને જયારે તમારી પાસે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ ચલ છે ત્યારે ત્યાં કોઈપણ મુક્ત ચલ હશે નહિ તેથી તે રજૂઆત પણ વિશેષ બનશે જ્યારે પણ આપણી પાસે સ્પાનિંગ સેટ નો બેસિઝ નો લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ હશે ત્યારે રજૂઆત પણ વિશેષ બની જશે અને વેક્ટર સ્પેસ 0 બની જશે તેથી આ ખાસ કિસ્સો છે જેમાં આપણી પાસે એકજ તત્વ છે જે 0 છે અને આપણે આ ડાયમેન્શન ને 0 તરીકે વ્યાખ્યાયિત કરશું તેથી ચાલો ઉદાહરણ લઈએ અહીં વેક્ટર સ્પેસ R છે જેનો આપણે પહેલેથીજ અભ્યાસ કર્યો છે હવે આપણે R ના બેસિઝ શું છે અને આ R ના વેક્ટર સ્પેસ ના ડાયમેન્શન શું છે તેના વિષે વાત કરીશું તેથી આપણે તે વેક્ટર્સ ને ખુબજ મહત્વપૂર્ણ વેક્ટર્સ ગણીશું કે જે R ના પ્રમાણિત બેસિઝ છે તેથી તે વેક્ટર્સ ને e11000T e20100T અને en00001T માનીએ તેથી આ રીતે આપણે આ Rn માંથી ત્તત્વોને વ્યાખ્યાયિત કરી શકીએ તેથી હવે અહીં આપણે ધ્યાન રાખશું કે આ વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે પહેલા આપણે તેને સરળતાથી ચકાસી શકીએ મને લાગે છે કે આ પહેલાં પણ ચકાસાયેલ છે તેથી આપણે ફક્ત તે જોવાનું છે કે 1 e1 2 e2 અને તેથી n en જયારે આપણે 0 વેક્ટર ને સેટ કરીએ ત્યારે આપણને મળે છે કે 1 એ 0 છે 2 એ 0 છે અને એ બધા 0 છે જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કારણ કે આ માળખું પોતે જ અહીં 10 માંથી મેળવ્યું છે અહીં થી આપણને 20 અને તેનાથી આગળ મળશે તેથી આ વેક્ટર્સ નો સેટ એ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ સેટ માંથી છે જે નજીવી રીતે જોઈ શકાય છે તેથી આ બધા વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે વધારે શું આવલોકન કરવાનું છે તેથી આપણે વેક્ટર સ્પેસ ના બેસિઝ અને ડાયમેન્શન શોધવાનું છે તેથી તે માટે આપણે સેટ ને સ્પાનિંગ કરવાની જરૂર છે મૂળભત રીતે તે આપેલા વેક્ટર ના આપણા વેક્ટર માંથી કોઈ પણ વેક્ટર ને રજુ કરી શકે તેથી તે અહીં શક્ય છે કે નહિ તે આપણે ચકાસવાનું છે તેથી અહીં n વેક્ટર્સ આપેલા છે અને હવે Rn માંથી કોઈ પણ તત્વ લઈએ તેથી Rn માંથી કોઈ પણ લો તેથી આ તત્વ Rn માંથી છે તેથી જો આપણે Rn માંથી કોઈ પણ સામાન્ય વેક્ટર લઈએ અને લઈને આપણે અહીં તેને v1v2vnTકહેશું ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપેલા વેક્ટર ની મદદ થી e1e2enT આ વેક્ટર ને રજુ કરી શકીએ છીએ આ કિસ્સામાં વિચાર ફરીથી સરળ છે અને આ તેના માટે છે જેને પ્રમાણભુત બેસિઝ કહેવાય છે તેથી આ v ને v1e1v2e2vnen સ્વરૂપે રજુ કરી શકાય છે અને આ જગ્યા સિવાય બીજે ક્યાંય બીજું કઈ મળશે નહિ કારણ કે બીજા બધા વેક્ટર્સ પાસે પહેલા કમ્પોનન્ટ તરીકે 0 હશે બીજા v2માટે ફક્ત e2 પાસે 1 હશે બીજા સ્થાન પાર બધા 0 હશે તેથી સ્વાભાવિક રીતે આપણને આ માંથી ફક્ત v2 બીજા સ્થાને મળશે અને તેથી વધુ મળશે તેથી આપણે અહીં Rn માંથી કોઈ પણ વેક્ટર v ને આપેલા વેક્ટર e1e2enT ના લિનિયર સંયોજન તરીકે રજુ કરી શકીએ અથવા આપણે પહેલેથીજ રજુ કર્યું છે તેથી તે બેસિઝ ના બધાજ ગુણધર્મો ને સંતોષે છે આપણી પાસે સ્પાનિંગ સેટ છે કારણ કે આપણે કોઈ પણ આપેલા વેક્ટર સ્પેસ ના આપેલા વેક્ટર ના લિનિયર સંયોજનના સ્વરૂપમાં વેક્ટર ને સ્પાન કરી શકીએ છીએ અને તે વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે તેથી તેઓ બેસિઝ ની રચના કરે છે તેથી આપણને Rn માટે બેસિઝ મળી ગયો છે અહીં આ વેક્ટર નો સેટ Rn માટે બેસિઝ ની રચના કરે છે અને હવે ડાયમેન્શન તે આ સેટ માં રહેલી સંખ્યા છે તેથી અહીં આપણી e1e2enT પાસે n જેટલા તત્વો છે અને આપણે મેળવ્યા છે તે માટે અહીં આ વેક્ટર સ્પેસ માટે ડાયમેન્શન n છે આ ઉદાહરણ માં આપણે બધા માટે વેક્ટર સ્પેસ 23 લઈશું અથવા આપણે r×s મેટ્રેસીસ માટે ચર્ચા કરીશું તેથી ચાલો સરળતા માટે 23 લઈએ પરંતુ આપણે તેને r×s મેટ્રેસીસ તરીકે પણ આગળ વધારી શકીએ છીએ તેથી અહીં બધા 23 મેટ્રેસીસ માટે વેક્ટર સ્પેસ લઈએ અને આપણે અહીં આ વેક્ટર ને લઈએ 1 આ જગ્યા ઉપર અને બીજા બધા જગ્યા 0 છે તેજ રીતે બીજું સ્થાન 1 છે અને બીજા બધા 0 છે અને આની સાથે આપણે ચાલુ રાખીએ આપણને આ 6 મેટ્રેસીસ મળ્યા છે જ્યાં ફક્ત આ મેટ્રિક્સ માં 1 અહીં પ્રથમ સ્થાન પર છે બીજા કિસ્સામાં 1 અહીં છે અને બીજા બધા 0 અને તેથી આગળ છે આ ખાસ માળખા સાથે ફરીથી આ વેંકટરના 23 મેટ્રેસીસ માટે મૂળભૂત બેસિઝ છે આપણે પહેલેથીજ છેલ્લા વ્યાખ્યાન માં આ માળખાને જોઈ લીધું છે તેથી અહીં આપણે બેસિઝ અને ડાઈમેન્શન ને શોધવાનો પ્રયત્ન કરશું તેથી આ વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને 23 મેટ્રેસીસ ના વેક્ટર સ્પેસ ને સ્પાન કરે છે શા માટે તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે ફરીથી તે જ ચર્ચા જે આપણે આગાઉના વ્યાખ્યાન માં કરી હતી તેથી જો આપણે તેને વેક્ટર v11 0 0 0 0 0 v20 1 0 0 0 0 અને v30 0 1 0 0 0 આ અહીં આ v40 0 0 1 0 0 અને v50 0 0 0 1 0 અને v60 0 0 0 0 1 કહીએ છીએ અને ફરીથી તેજ વસ્તુ આપણે કરશું કે આપણે અહીં લિનિયર સંયોજન 1v12v2nvn0 લઈશું તેથી તે કઈ નથી પરંતુ 0 0 0 0 0 0T જ્યારે આપણે તેની ગણતરી કરીએ 1v12v2nvn તો આપણને અહીં 2360 સાથે શ્રેણિક મળશે આ છે અને હવે આ 10 2360 આખાને આપણે સરખાવીએ તો આપણને મળશે તેથી તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ છે તેથી આ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ છે અને બીજું આપણે તે ચકાસવાનું છે કે તેઓ આ વેક્ટર સ્પેસ ના 23 મેટ્રેસીસ ના સ્પાન છે તેથી સ્વાભાવિક રીતે તેઓ કરે છે કારણ કે આપણે 23 માંથી કોઈપણ વેક્ટર કોઈપણ મેટ્રેસીસ ને ધ્યાન માં લઈએ અથવા તત્વ ને આપણે તેમને ફક્ત વેક્ટર કહીએ છીએ તેથી આપણે અહીં કઈ પણ ઉદાહરણ તરીકે લઈએ 23 તેથી આ સ્પેસના 23 ના સામાન્ય મેટ્રિક્સ છે અને આપેલા વેક્ટર્સ ની મદદ થી આપણે આ પદ ને એ રીતે વધારી શકીએ કે a ને પહેલા સાથે ગુણાકાર કરેલ હોય હવે આ b ને બીજા પદ સાથે ગુણીએ અને તેવીજ રીતે આગળ વધશું જો આપણે આગળ વધીએ તો આ વેક્ટર સ્પેસ માંથી સામાન્ય વેક્ટર ને રજુ કરે છે અને તે દર્શાવે છે કે આપેલા વેંકટરના સ્વરૂપમાં કોઈપણ વેક્ટર ની રજુ કરી શકાય છે જે 6 નંબર માં છે તેથી નિસ્કર્ષ એ છે કે આ વેકટર સ્પેસ માટે આ વેકટર બેસિઝ ની રચના કરે છે અને ડાયમેન્શન એ બીજું કઈ નહિ પરંતુ અહીં જે કઈ પણ મળે છે 2×3 અથવા આપણી પાસે 6 મેટ્રેસીસ છે તેથી ડાયમેન્શન 6 છે જે સામાન્ય બનાવવી છે આપણે r×s મેટ્રેસીસ નો વિચાર પણ સરખો છે બીજું ઉદાહરણ જેમાં આપણે વેક્ટર સ્પેસ વિષે વાત કરશું આ Pnt એ બધા પોલીનોમિયલ ડિગ્રી n ફરીથી આ ઉદાહરણ આપણે જોયું છે જે વેક્ટર સ્પેસ ના સ્વરૂપ માં છે અને હવે આપણે આ સેટ 1tt2tn વિશે વાત કરીએ અહીં છે તેથી આ પોલીનોમિયલ છે બરાબર આ પોલીનોમિયલ છે આપણે આ લીધું છે અને આપણે માટે તે દાવો કરીએ છીએ અને શા માટે આ બેસિઝ ની રચના કરે છે કારણ અહીં ફરીથી સ્પષ્ટ છે આપણે તે ચકાસવાનું છે કે આ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે કે જેને આપણે ચકાસી શકીએ જે આપણે બીજા ઉદાહરણ 112tntn માટે પણ કરી શકીએ આ 0 માટે સેટ બનશે અને આ ત્યારેજ શક્ય છે જયારે આ બધા લેમ્બડા સ 0 બને તેથી સ્વાભાવિક રીતે આ Pnt ના લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ છે અને બીજું આપણે તે ચકાસવાનું છે કે Pnt માંથી કોઈપણ પોલીનોમિયલ લઈએ તો તે પોલીનોમિયલ ને આ વેક્ટર્સ ની મદદ થી રજુ કરી શકાય છે તેથી જો આપણે ફરીથી કોઈપણ પોલીનોમિયલ લઈએ ચાલો તે આ a01a1tan 1tn છે આ સામાન્ય પોલીનોમિયલ છે આપણી પાસે આ સ્પેસની અંદર Pnt છે તેઓ ડિગ્રી n ના પોલીનોમિયલ છે તેથી ઉદાહરણ તરીકે આપણે આ પોલીનોમિયલ લઈએ છીએ અને તે પોલિનિમિયલ ની મદદ થી આપણે આ ને વાપરી શકીએ છીએ તેથી a0 એ 1 સાથે ગુણાશે અને આ a1 એ t સાથે અહીં a2 એ t2 સાથે અને તેવી જ રીતે આગળ તેથી આ આપેલા વેક્ટર નું લિનિયર સંયોજન છે તેથી આપેલા વેક્ટર્સ ને લિનિયર સંયોજનના સ્વરૂપમાં આપણે કોઈપણ તત્વ અથવા સ્પેસ Pnt ને રજુ કરી શકીએ છીએ તેથી આ સેટ ને માટે બેસિઝ Pnt ની રચના કરે છે અને ફરીથી આપણે સ્પષ્ટતા સાથે પાછા આવશું બેસિઝ એ વિશેષ નથી તેથી આ તે સેટ છે જે બેસિઝ ની રચના કરે છે આપણે બેસિઝ લખીશું ત્યાં બીજા સેટ પણ હોઈ શકે જે બેસિઝ ની રચના કરે છે જેમ કે આ પહેલા ઉદાહરણ માં જે આપણે આપણી પાસે રહેલા 3 વેક્ટર્સ સાથે શરુ કરેલા જે બેસિઝ ની રચના કરે છે અને તેઓ પ્રમાણભૂત બેસિઝ નથી તેથી આપણે ઉદાહરણ તરીકે 1 0 0 અને 0 1 1 R3 માટે 0 0 1 આ લઇ શકીએ છીએ તેથી તે પણ R3 માટે બેસિઝ ની રચના કરે છે અને આપણે જે ઉદાહરણ જોયા 1 1 1 તે એક વેક્ટર હતો અને બીજો 0 1 1 હતો અને ત્રીજો 1 0 0 હતો તેથી તે પ્રમાણભૂત બેસિઝ હતો નહિ પરંતુ તેઓ પણ બેસિઝ હતા તેથી બેસિઝ વિશેષ છે નહિ આપણી પાસે જુદા જુદા સેટ છે મુખ્ય ગુણધર્મ એ છે કે તત્વો લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોવા જોઈએ તે એક ગુણધર્મ છે અને બીજો વેક્ટર સ્પેસ ને સ્પાન કરી શકવા જોઈએ તેથી અહીં આપણે જોયું કે આ Pnt બેસિઝ હતા અને તત્વો ની અંદર રહેલી સંખ્યા જે હાલ માં n 1 છે તે તેથી આપણી પાસે n 1 છે બીજા ઉદાહરણમાં આપણે ફરીથી જોશું આપનો પ્રશ્ન અહીં Ax0 છે આ પદ્ધતિ એકસરખી લિનિયર સૂત્રો ની છે અને આપણને ખ્યાલ છે કે એકસરખી લિનિયર પદ્ધતિ ના સેટ નો જવાબ પણ વેક્ટર સ્પેસ ની રચના કરે છે તેથી આ A હતો આ ઉદાહરણની આપણે A સાથે પહેલા પણ ચર્ચા કરી છે અને આપણે તેને એકલોન ની રચના કરતા અને ભરેલા એકલોન ની રચના અને ઉપયોગ ને ઘટાડી શકીએ અને જે આપણને પસંદગી કરતા કહેશે x1 x2 x3 x4 x5 કારણ કે આપણી પાસે અહીં મુક્ત ચલ છે તેથી અહીં પાઇવોટ છે પણ આ કોલમ પાસે પાઇવોટ નથી અને અહીં પણ પાઇવોટ નથી તેથી આપણે A 1 અને A 2 દ્વારા ક્સ અને ક્સ ને મુક્ત ચલ તરીકે પસંદ કરવાના છે આપણે બીજા બધા ને x1 x2 x3 x4 x5 ગણી શકીએ છીએ અને જયારે આપણે તેને ભેગા કરીએ ત્યારે આપણને x1 x2 x3 x4 x5 આ સૂત્ર મળશે અહીં એ બીજું કઈ નહિ પરંતુ 1 2 1 0 0 0 2 9 5 0 4 0 5 1 છે તેથી આપણે શું અવલોકન કરવાનું છે કે આ બે વેક્ટર્સ ની મદદ થી આપણે આ Ax0 નો આખો સેટ અને આખો ઉકેલ ઉત્પન્ન કરી શકીએ છીએ કારણ કે આપણે અહીં અલ્ફાઝ ની સંખ્યા બદલાતી રહે છે અને કોઈપણ આલ્ફા માટે જે કઈ પણ આપણે પસંદ કરીએ તે Ax0 નો ઉકેલ છે તેથી Ax0 ના બધા શક્ય ઉકેલ છે આપણે આ બે વેક્ટર નો ઉપયોગ કરી ને આપણે ઉતપન્ન કરી શકીએ છીએ અને આ બે વેક્ટર તરફ જુઓ આપણે તેને સરળતાથી ઓળખી શકીએ છીએ કે તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર છે જે આપણે રીતસર રીતે સાબિત કરી શકીએ છીએ અને આ લિનિયર સંયોજનની મદદથી સેટ 0 થાય છે અને આપણે તે સૂચિત કરી શકીએ છીએ કે 1 20 તે સહગુણક છે તેથી તે બંને વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને કોઈપણ વેકટર ના ઉકેલના સેટ નું લિનિયર સંયોજન આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે તે બે વેક્ટર્સ બેસિઝ ની રચના કરે છે કારણ કે તે બેસિઝ નો ગુણધર્મ છે આ બે અથવા આ બે વેક્ટર્સ ના લિનિયર સંયોજનની મદદથી આપણે આ સેટ ના કોઈ પણ તત્વનો ઉકેલ મેળવી શકીએ છીએ અને આ બે વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે તેથી તેઓ ઉકેલના સેટ ને સ્પાન કરે છે અને તે બંને વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને તે માટે તેઓ બેસિઝ ની રચના કરે છે તેથી આ વેક્ટર્સ ઉકેલોને ઉત્પન્ન કરે છે અને આ વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે તે માટે આ વેક્ટર્સ નલ સ્પેસ માટે બેસિઝ ની રચના કરે છે તે અહીં યાદ રાખશો તેથી આપણે આ ઉકેલના સેટ માટે એક ખાસ નામ છે જેને આપણે નલ સ્પેસ કહીએ છીએ આ વેક્ટર સ્પેસ છે જેને નલ સ્પેસ કહેવામાં આવે છે તેથી આ વેક્ટર્સ A ના નલ સ્પેસ માટે બેસિઝ ની રચના કરે છે અને આ ખાસ કિસ્સામાં A ના નલ સ્પેસ નું ડાયમેન્શન 2 છે જેનું ફરીથી નામ છે નલિટી તેથી નલીટી એ બીજું કઈ નહિ પરંતુ તે A ના નલ સ્પેસ નું ડાયમેન્શન છે અહીં કેટલાક ઉપયોગી પરિણામો છે જે બેસિઝ અને ડાયમેન્શન ઉપર આપણે સુ અવલોકન કર્યું છે તેના ઉપર આધારિત છે તેથી આ ફાઇનાઇટ ડાયમેન્શન n માટે V ને વેક્ટર સ્પેસ બનાવીએ તેથી વેક્ટર સ્પેસ માં ડાયમેન્શન n છે ત્યરબાદ n1 અથવા તેથી વધુ વેક્ટર V એ લિનિયરલી ડિપેન્ડેન્ટ છે તેથી તે ફરીથી એક સરસ પરિણામ છે આપણે તે બધાને સાબિત કરશું નહિ પરંતુ થોડા સરળ ઉદાહરણોની મદદથી આપણને તે વિચાર મળશે કે આ પરિણામો કેવી રીતે સાચા છે તેથી અહીં કોઈપણ n1 આપણા ઉદાહરણમાં પણ છે જે આપણે આજે વ્યાખ્યાન ચાલુ કરેલું હતું આપણી પાસે તે 4 વેક્ટર્સ છે પરંતુ તેઓ લિનિયરલી ડિપેન્ડેન્ટ છે અને તે સ્પાનિંગ સેટ છે પરંતુ તે લિનિયરલી ડિપેન્ડેન્ટ સેટ હતા તે માટે તે બેસિઝ ન હતા તેથી તેમના વેક્ટર 4 હતા જયારે આપણે તે જોયું હતું કે પહેલા 3 વેક્ટર્સ ને લેતા તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ સેટ અને સ્પાનિંગ સેટ પણ બનાવે છે તેથી તે બેસિઝ હતું તેથી R3 માટે વેક્ટર્સ 3 હતા અને તેથી જો ત્યાં 4 વેક્ટર્સ છે જેનો સ્પાન R3 છે તેઓ બેસિઝ બની શકે નહિ કારણ કે R3 માંથી 4 વેક્ટર્સ લિનિયરલી ડિપેન્ડેન્ટ છે જેનું પરિણામ અહીં છે તેથી V ની અંદર કોઈ પણ n1 અથવા તેથી વધારે વેક્ટર્સ લઈએ છીએ તેઓએ લિનિયરલી ડિપેન્ડેન્ટ બનવું જોઈએ તેથી જેમનું ડાયમેન્શન n છે તેવા વેક્ટર સ્પેસ માટે આપણે n કરતા વધુ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર્સ મેળવી શકીએ નહિ જો આપણે કોઈ પણ n1 અથવા તેથી વધુ લઈએ તે તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ બનશે કોઈપણ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ સેટ માં જયારે n એ n તત્વો સાથે V નો બેસિઝ હોય છે બીજું સરસ પરિણામ એ છે કે આપણે બેસિઝ માટે કોઈપણ તત્વ ની પસંદગી કરવા મટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી આપણે કોઈપણ n તત્વ લઇ શકીએ છીએ પરંતુ તે સેટ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોવું જોઈએ તેથી કોઈપણ સેટ કે જેની પાસે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર હોય તે બેસિઝ બની શકે કારણ કે બેસિઝ માટે તે આપમેળે સ્પાનિંગ સેટ બની જાય છે આપણે કોઈપણ n વેક્ટર લઈએ કે જે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોય અને કોઈપણ સ્પાનિંગ સેટ n તત્વો સાથે તે બેસિઝ બની શકે તેથી ફરીથી તેજ વસ્તુ કે સ્પાનિંગ સેટ v1v2vn સાથે n તત્વો હોય તેથી તે પણ બેસિઝ બની શકે તેથી જો વેક્ટર સ્પેસ પાસે ફાઇનાઇટ બેસિઝ હોય તો તેના બધા બેસિઝ પાસે સમાન નંબરના તત્વો હશે બીજું સારું પરિણામ એ છે કે આપણી પાસે બેસિઝ માં n નંબરના તત્વો છે તેથી તમારી પાસે જે કઈ પણ બેસિઝ ના સેટ છે પરંતુ તેમની પાસે સમાન નંબરના તત્વો છે કારણ કે તે n છે અને તે ડાયમેન્શન છે તેથી આપણે કોઈપણ બેસિઝ લઈએ તેના વેક્ટર સ્પેસ નું ડાયમેન્શન n થશે ત્યરબાદ ત્યાં સેટ માં n જેટલા તત્વ હશે અને કોઈપણ વેક્ટર સ્પેસ ના બેસિઝ માં ઘણા બધા તત્વો હશે જેને ડાયમેન્શન કહેવામાં આવે છે જેની આપણે પહેલેથી જ ચર્ચા કરી તેથી દાખલા તરીકે આપણે આ 4 વેક્ટર્સ નું ઉદાહરણ લઈએ 1111T0111T0011T0001T અને તેઓ R4 ના બેસિઝ ની રચના કરે છે સેટ R4 ના બેસિઝ ની રચના કરે છે જયારે નોંધ લેશો કે આપેલા વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોવા જોઈએ અને આપણે જયારે પણ આપણી પાસે આવું ખાસ માળખું હોય ત્યરે તેને સરળતાથી ચકાસી શકવા જોઈએ કે તે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે તેથી આ બધા 1 ત્યારબાદ આ ત્રણ 1 બે 1 અને એક વખત 1 બેસિઝ ની રચના કરે છે જે આપણે R3 ના કિસ્સામાં ઉદાહરણ તરીકે જોયું હતું તેથી આ બેસિઝ ની રચના કરશે કારણ કે આ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને આપણે જાણીએ છીએ કે R4 નું ડાયમેન્શન 4 છે તેથી અપને તે ચકાસવું નથી આપણે તે ચકાસવુ છે કે તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને તેમની સંખ્યા 4 છે કારણ કે R4 નું ડાયમેન્શન પણ આપણને ખબર છે તેથી જો આપણી પાસે R4 માંથી 4 લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર હોય ફક્ત આ 4 જ નહિ પરંતુ આપણે કોઈ પણ 4 લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર લઇ લો તે બેસિઝ ની રચના કરશે તેથી અહીં આપેલા વેક્ટર્સ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને તેઓ પણ બેસિઝ બની શકે છે કારણ કે ડાયમેન્શન 4 છે અને આપણી પાસે આ 4 લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર છે આ 4 વેક્ટર્સ ને R3 માં ગણતરી કરીએ તેથી જો આપણે આ R3 માંથી 4 વેક્ટર્સ ને લઈએ અને આપણને R3 નું ડાયમેન્શન ખબર છે કે તે 3 છે તેથી ડાયમેન્શન 3 હોય છે આ વેક્ટર્સ લિનિયરલી ડિપેન્ડેન્ટ હોય છે તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોતા નથી કારણ કે જો તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોય તો તેઓ પણ બેસિઝ ની રચના કરે છે જો તેઓ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ હોય અને તેમનો સ્પાન R3 હોય તો તેઓ પણ બેસિઝ બને છે પરંતુ બેસિઝ પાસે ફક્ત 3 તત્વો હશે 3 કરતા વધુ તત્વો હશે નહિ તેથી અહીં આપણી પાસે 4 તત્વો છે તેથી ચોક્કસપણે તેઓ લિનિયરલી ડિપેન્ડેન્ટ છે જેને આપણે R3 ના ડાયમેન્શન માંથી નિસ્કર્ષ કાઢી શકીએ જે 3 છે તેથી તેનો બેસિઝ હોઈ શકતો નથી અને તેના સેટ માં 4 તત્વો હોઈ શકતા નથી તેથી નિષ્કર્ષ એ છે કે આપણી પાસે ડાયમેન્શન છે જે વેક્ટર સ્પેસ V ના ઘણાબધા ક્રમાંકે લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ છે અને બેસિઝ એ લિનિયરલી ઈન્ડિપેન્ડેન્ટ વેક્ટર નો સેટ છે જે વેક્ટર સ્પેસ ને સ્પાન કરે છે તેથી અહીં આ રેફરન્સ છે જે આપણે વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને આપનો ખુબ ખુબ આભાર